આ લેક્ચરમાં અમે ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નાં કેટલાક મૂળભૂત ખ્યાલોમાંથી પસાર થવાના છીએ તેથી હાલમાં તમે બધાએ AI ના હાઇપ વિશે સાંભળ્યું જ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેનો ઉપયોગ ઉદ્યોગોમાં અને અન્ય તમામ જગ્યાએ વાસ્તવમાં AI વર્તમાન સમયમાં ખૂબ જ આકર્ષક બની ગયું છે અને તેને વિવિધ ડોમેન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ એપ્લિકેશનો જોવા મળે છે તેથી ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 ના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા માટે એવી કલ્પના કરવામાં આવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોટી ભૂમિકા ભજવશે તેથી ચાલો આપણે AI પાછળના મૂળભૂત ખ્યાલોને સમજવાનો પ્રયાસ કરીએ અને તેનો ઉપયોગ એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિવિધ પડકારરૂપ મુદ્દાઓને ઉકેલવા માટે કેવી રીતે કરી શકાય તેથી જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરીએ છીએ જે આપણા મગજમાં આવે છે તે બુદ્ધિનું એક સ્વરૂપ છે આપણે તેના કૃત્રિમ સ્વરૂપ વિશે વાત કરી રહ્યા છીએ તમે સોકર રમતા રોબોટ રોબો સોકર રમતા જેવી વિવિધ વસ્તુઓ વિશે સાંભળ્યું જ હશે તો પછી તમે ડ્રાઇવર વિનાની કાર વિશે તો સાંભળ્યું જ હશે જે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય બની છે ડ્રાઇવર વિનાની કાર આ તમામ વિવિધ પડકારજનક સમસ્યાઓને ઉકેલવા માટે AI તકનીકોના ઉપયોગના ઉદાહરણો છે જે અન્યથા હલ કરવી મુશ્કેલ છે પરંતુ તે માત્ર સોકર રમતા રોબોટ નથી તે માત્ર ડ્રાઇવર વિનાની કાર જ નથી જ્યાં AI ને એપ્લિકેશન મળી છે ક્રેડિટ કાર્ડ છેતરપિંડી શોધવા માટે AI વિવિધ ડોમેન્સમાં એપ્લિકેશન શોધે છે AI નો ઉપયોગ કમ્પ્યુટર ડિઝાઇન કરવા માટે થઈ શકે છે જે ચેસ ની રમત રમી શકે છે અને આ એવું કંઈક છે જે છેલ્લા કેટલાક દાયકાઓથી બન્યું છે ઘણા લોકોએ રમતોમાં AI ની એપ્લિકેશન માં ઘણો રસ લીધો છે ઉદ્યોગોમાં પણ ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જે મેન્યુઅલી હલ કરવી મુશ્કેલ હતી AI અને અન્ય વિવિધ એપ્લિકેશનો એ ઉદ્યોગોમાં રસ દેખવ્યો છે તો AI શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેથી AI શું છે તેના જુદા જુદા દ્રષ્ટિકોણ છે તેથી તે એકદમ વ્યાપકપણે વ્યાપમાં છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેનું વર્ણન કરવા માટે ઘણી વ્યાખ્યાઓ છેપેટરસનની એક વ્યાખ્યા મુજબ AI એ કોમ્પ્યુટર સાયન્સની એક શાખા છે જે અધ્યયન અને કોમ્પ્યુટર પ્રણાલીની રચના સાથે કામ કરે છે જે અમુક પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કરે છે તેથી અમે કમ્પ્યુટર સિસ્ટમ્સ વિશે વાત કરી રહ્યા છીએ જે અમુક પ્રકારની બુદ્ધિ પ્રદર્શિત કરે છે જે મનુષ્યની કુદરતી બુદ્ધિમત્તા જેવી જ છે તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વ્યાખ્યાઓમાંની એક જે કહે છે તે એવી પ્રણાલીઓ બનાવવાનો પ્રયત્ન કરે છે જે બુદ્ધિપૂર્વક વિચારવાનો અને મનુષ્યની જેમ વર્તવાનો પ્રયાસ કરી શકે અન્ય દ્રષ્ટિકોણ જે મેં તમને કહ્યું હતું કે AI શું છે તેના ઘણા જુદા જુદા દ્રષ્ટિકોણ છે અન્ય દૃષ્ટિકોણ એ છે કે આપણે મનુષ્યોની માનસિક ક્ષમતાઓને સુધારવા માટે વિવિધ કોમ્પ્યુટેશનલ મોડલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તે AI ફરીથી કરી શકે છે તેથી તે AI નો બીજો કાર્યક્ષેત્ર છે તેથી આની જેમ AI શું છે તેના જુદા જુદા દ્રષ્ટિકોણ છે તેથી પાર્શ્વીય વ્યાખ્યા મૂળભૂત રીતે યુજેન ચાર્નિયાક અને ડ્રૂ મેકડર્મોટ Eugene Charniak and Drew McDermott દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે તેથી અમે કૃત્રિમ વિશે વાત કરી રહ્યા છીએ જે માનવસર્જિત છે અને બુદ્ધિમત્તા સાથે સંકલિત છે જે મૂળભૂત રીતે વિચારવાની શક્તિ છે અને સાથે મળીને સિસ્ટમ હાંસલ કરે છે સિસ્ટમનો વિકાસ AI આધારિત સિસ્ટમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ છે જે માનવસર્જિત છે વિચાર શક્તિ તેથી સરળ સ્વરૂપમાં AI એ સોફ્ટવેરની રચના છે જેમાં સાહજિક નિર્ણય લેવાની ક્ષમતા છે તેથી એક વાત યાદ રાખો કે AI સિસ્ટમ સામાન્ય રીતે સોફ્ટવેર આધારિત હોય છે પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં અથવા અન્ય ઘણા ડોમેન્સમાં આ AI આધારિત સોફ્ટવેરને અમુક પ્રકારના હાર્ડવેર પર કામ કરવું પડશે તેથી જ્યારે તમે AI સિસ્ટમ્સ વિશે સર્વગ્રાહી રીતે વાત કરી રહ્યાં હોવ ત્યારે તમે મૂળભૂત રીતે હાર્ડવેરને સંપૂર્ણપણે અલગ કરી શકતા નથી જો તમે AI ની ઉત્પત્તિ પર નજર નાખો તો તાજેતરના સમયમાં AI ને આપણા દેશમાં અને વૈશ્વિક સ્તરે ઘણી લોકપ્રિયતા મળી છે પરંતુ AI એ 1950 ના દાયકાથી શરૂ કરીને લાંબા સમયથી અસ્તિત્વમાં છે તે પછી અગાઉ AI પર વિવિધ સૈદ્ધાંતિક સંશોધન કામો થતા હતા Lisp PROLOG જેવી વિવિધ ભાષાઓ AI સાથે ઉપયોગ માટે પ્રસ્તાવિત છે પછી 1970 ના દાયકામાં નિષ્ણાત પ્રણાલીઓનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો નિષ્ણાત પ્રણાલીઓ મૂળભૂત રીતે એવી હોય છે જ્યાં ચોક્કસ પૂર્વ અસ્તિત્વમાં રહેલા જ્ઞાનના આધારે સિસ્ટમો ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહી છે તેથી નિષ્ણાત સિસ્ટમો અસ્તિત્વમાં આવી પછી 1990 ના દાયકામાં ક્યાંક 1990 ના દાયકાના મધ્યમાં જો તમને યાદ હોય તો ડીપ બ્લુ ખૂબ જ લોકપ્રિય બની હતી IBM તેમના કોમ્પ્યુટર ડીપ બ્લુ સાથે લાવ્યા જે AI આધારિત સિસ્ટમ છે જે ચેસ રમી શકે છે તેથી જો તમે હવે તેનો ઇતિહાસ યાદ કરો છો તો તે ડીપ બ્લુ મૂળભૂત રીતે ચેસના મહાન ખેલાડીઓમાંના એકને લાંબા સમય પહેલા હરાવ્યો હતો તેથી કોમ્પ્યુટર કે જ્યારે એક કૃત્રિમ પ્રણાલી માણસના મગજ અને નિષ્ણાત મગજને સ્થાનાંતરિત કરવામાં સક્ષમ હતી એક નિષ્ણાત ચેસ ખેલાડીને 1990 ના દાયકામાં ડીપ બ્લુ દ્વારા હરાવ્યો હતો અને તે જ સમયે AI ની એપ્લિકેશન ખાસ કરીને રમતો અને ચેસ ડોમેનમાં લોકપ્રિય બની હતી તેથી પ્રોગ્રામ વચ્ચે શું તફાવત છે જે AI નો ઉપયોગ કરે છે તેથી AI વિનાનો કમ્પ્યુટર પ્રોગ્રામ મોટા ડેટાબેઝ અને અલ્ગોરિધમિક શોધ પદ્ધતિનો ઉપયોગ કરે છે જ્યારે AI સાથેનો કમ્પ્યુટર પ્રોગ્રામ વિશાળ જ્ઞાન આધાર અને હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિનો ઉપયોગ કરે છે તેથી તે અલ્ગોરિધમિક સર્ચ વિરુદ્ધ હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિ છે અલ્ગોરિધમિક સર્ચ મૂળભૂત રીતે અમુક ઓપ્ટિમાઇઝ સોલ્યુશન સાથે આવવા માટે અમુક સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયાઓને અનુસરે છે જ્યારે આ નામ સૂચવે છે તેમ હ્યુરિસ્ટિક શોધ AI માં હ્યુરિસ્ટિક શોધ લોકપ્રિય છે કારણ કે આમાંથી ઘણી AI આધારિત સમસ્યાઓ હલ કરવી સરળ નથી શોધ જગ્યા વિશાળ છે AI ની ઘણી સમસ્યાઓ વિશાળ છે તેથી જ્યાં તમે અલ્ગોરિધમિક શોધ પદ્ધતિઓ જેવી શોધની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેટલાક કાર્યક્ષમ ઉકેલ સાથે આવી શકતા નથી તેથી હ્યુરિસ્ટિક શોધ મૂળભૂત રીતે ઉકેલો સાથે આવવા માટે ઉપયોગમાં લેવાતા હ્યુરિસ્ટિક્સ અથવા અંગૂઠાના નિયમો વિશે વાત કરે છે જે ચોક્કસ સમયે ચોક્કસ સમસ્યાઓ ઉકેલવા માટે પૂરતી સારી હશે તેથી આ સંશોધનાત્મક શોધ પદ્ધતિઓ છે હ્યુરિસ્ટિક્સ શોધ પદ્ધતિઓ AIના ડોમેનમાં ખૂબ લોકપ્રિય શોધ પદ્ધતિઓ છે અને હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિઓને વિવિધ રમતોમાં ચેસ સહિતની રમતોમાં AI ની એપ્લિકેશન માં ઘણો ઉપયોગ મળ્યો છે તેથી વાસ્તવમાં શું થાય છે તે એ છે કે શા માટે AI માં શોધ પદ્ધતિ સંશોધનાત્મક શોધ પદ્ધતિઓ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે કમ્પ્યુટર રમતો વિશે વિચારો ચેસ વિશેની વસ્તુઓ ચેસ ની રમત છે તેથી કેટલીકવાર ઇનપુટ જગ્યા એટલી વિશાળ હોય છે અને જો તમે ઉપયોગ ન કરો તો તમે પરંપરાગત શોધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકતા નથી તેથી તમારે ચોક્કસ ઉકેલો સાથે આવવા માટે કેટલીક સંશોધનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે જે ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ ચોક્કસ સમયે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેથી રમતો માટે AI અને AI માં હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિઓ ખૂબ લોકપ્રિય છે તેથી AI એ જ્ઞાનના ખ્યાલ પર આધારિત છે તેથી અમે માહિતીના ઘણા ટુકડાઓ વિશે વાત કરી રહ્યા છીએ અને પછી માહિતી જ્ઞાન નિર્માણમાં મદદ કરી શકે છે તેથી જ્ઞાન તે માહિતી છે જેનો ઉપયોગ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે થઈ શકે છે તેથી ખાસ કરીને AI ના સંદર્ભમાં જ્ઞાનના વિવિધ સ્વરૂપો છે ત્યાં પ્રક્રિયાગત અથવા ઓપરેશનલ જ્ઞાન છે જે મૂળભૂત રીતે તે પ્રક્રિયાઓ વિશે વાત કરે છે જે ક્રમમાં અપનાવવા પડશે ચોક્કસ પ્રક્રિયાઓ વિશે જ્ઞાન જે ચોક્કસ સમસ્યા સાથે આવવા માટે અપનાવવાની રહેશે તેથી ઉદાહરણ તરીકે ચતુર્ભુજ અભિવ્યક્તિ અથવા ચતુર્ભુજ સમીકરણ તેથી પ્રક્રિયાગત જ્ઞાન ઘોષણાત્મક અથવા સંબંધિત જ્ઞાન છે તેને ઉકેલવા માટે જે પ્રક્રિયાઓ અનુસરવી પડશે તેને વર્ણનાત્મક જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી અહીં મૂળભૂત રીતે આપણે જ્ઞાન વિશે વાત કરી રહ્યા છીએ કોઈ ચોક્કસ વસ્તુનું વર્ણન કોઈ વસ્તુ કોઈ ઘટના અથવા તેના વિશેના જ્ઞાન વિશે આવા જ્ઞાનનો સંગ્રહ કરવો મહત્વપૂર્ણ છે અને તે પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવશે પછી ભલે તે પ્રક્રિયાગત હોય ઘોષણાત્મક હોય અથવા હ્યુરિસ્ટિક હોય તે પ્રકારના જ્ઞાનનો ઉપયોગ આગામી ચાલ કરવા માટે અથવા ઉદ્યોગોમાં પ્રક્રિયાઓને સુધારવા માટે કરવામાં આવશે ચોક્કસ વર્તમાન જ્ઞાનના આધારે જે રીતે વસ્તુઓ થઈ રહી છે તે તમે ભવિષ્યમાં પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરી શકો છો અને તેથી વધુ તેથી ત્યાં જ જ્ઞાન અને AIનો આ ખ્યાલ ઉદ્યોગો અને ઔદ્યોગિક પ્રક્રિયાઓના સંદર્ભમાં લાગુ પડે છે હ્યુરિસ્ટિક જ્ઞાન એ મૂળભૂત રીતે આ વિવિધ હ્યુરિસ્ટિકસ છે કે જે ચોક્કસ સમસ્યાઓ સમયના વિવિધ બિંદુઓ પર ચોક્કસ પડકારોને સંબોધવા માટે ઉપયોગમાં લેવાના રહેશે અથવા અંગૂઠાના નિયમો કે જે હ્યુરિસ્ટિક જ્ઞાન છે હવે ચાલો AI ના કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ જોવા મળ્યો છે રમતોમાં આપણે પહેલાથી જ વાત કરી ચુક્યા છીએ ચેસ ની રમતમાં સોકરની રમતોમાં અન્ય વિવિધ રમતોમાં AI ને એપ્લિકેશન મળી છે સૈદ્ધાંતિક સુધારણામાં NLP મૂળભૂત રીતે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે તેથી NLPમાં AIનો અર્થ એ છે કે તમે કેટલાક નિયમો સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યાં છો જે કમ્પ્યુટરને કમ્પ્યુટરની ભાષા નહીં પરંતુ અંગ્રેજી ફ્રેન્ચ જેવી કુદરતી ભાષાઓને જે રીતે સમજી શકે છે જેની સાથે માણસો એકબીજા સાથે વાતચીત કરવા માટે પરિચિત છે તેથી તે NLP છે પછી AI નો ઉપયોગ વિઝન કોમ્પ્યુટર વિઝન સ્પીચ પ્રોસેસિંગમાં સ્પીચ processing પણ જોવા મળ્યો છે કોમ્પ્યુટર વિઝન મૂળભૂત રીતે કોમ્પ્યુટરને આજુબાજુ જોવા આસપાસ જોવા તેની આસપાસ શું છે તે અનુભવવા વગેરે સક્ષમ કરવાનો પ્રયાસ કરે છે બીજી તરફ સ્પીચ પ્રોસેસિંગ કોમ્પ્યુટરને સમજવા માટે સક્ષમ બનાવે છે માણસો કઈ રીતે બોલે છે માણસો શું બોલી રહ્યા છે માત્ર લખાણ જ નહીં પરંતુ મનુષ્યની વાણી સામાન્ય રીતે રીઅલ ટાઇમમાં સમજી શકાય છે અથવા વાસ્તવિક સમયમાં પણ ન પણ હોઈ શકે તેથી જો તમે અંગ્રેજીમાં બોલતા હોવ તો સ્પીચ પ્રોસેસિંગ કોમ્પ્યુટરને સમજવામાં મદદ કરશે કે મનુષ્ય તેમની પોતાની ભાષામાં શું વાત કરી રહ્યો છે પછી આવે છે રોબોટિક્સમાં રોબોટિક્સ AI રોબોટ વિવિધ ક્રિયાઓ કરે છે રોબોટ વિવિધ ચાલ કરે છે ચોક્કસ ભૂપ્રદેશમાં વિવિધ ચાલ કરે છે વિવિધ માર્ગો લે છે તેથી રોબોટિક્સમાં AI ખૂબ જ મહત્વપૂર્ણ અને નિષ્ણાત સિસ્ટમમાં છે નિષ્ણાત પ્રણાલીઓનું નિર્માણ જે મૂળભૂત રીતે જ્ઞાન સઘન પ્રણાલીઓમાં હોય છે જ્ઞાન આધાર પર આધારિત છે જે આ સિસ્ટમોમાં રહે છે આ સિસ્ટમો નિષ્ણાતની સલાહ આપી શકે છે આગળ શું કરવું જોઈએ અથવા ભવિષ્યમાં શું કરવું જોઈએ તે વિશે વપરાશકર્તાઓને નિષ્ણાત સલાહ તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ખૂબ જ લોકપ્રિય બની છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ML મશીન લર્નિંગ ડીપ લર્નિંગ આ બાબતો તાજેતરના વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય બની છે તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ML DL આ એકબીજા સાથે જોડાયેલા છે બધા લોકો મશીન લર્નિંગ ડીપ લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી રહ્યા છે પરંતુ તેમાં એક કડી છે અને તમારી સામે આ આંકડો દર્શાવે છે કે આ દરેકનો સ્કોપ શું છે મશીન લર્નિંગ અથવા ડીપ લર્નિંગ એ મૂળભૂત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની શાખાઓ છે પરંતુ પછી તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં છે તે શીખવા ઉપરાંત અલગ અલગ મુદ્દાઓ છે શોધના મુદ્દાઓ વર્ગીકરણ આ જે તે મોકલે છે તેનો અર્થ એ છે કે AI માં શીખવા સિવાય ઘણી બધી વિવિધ સમસ્યાઓ છે તેથી આ ત્રણ તાજેતરમાં લોકપ્રિય તકનીકો કેવી રીતે બની છે અથવા શું છે તે શું છે તેનો કાર્યક્ષેત્ર છે તેથી તે વ્યાખ્યાયિત થયેલ છે તો મશીન લર્નિંગ શું છે તેથી મશીન લર્નિંગ એ AIનો એક ભાગ છે જે મશીનો ને સ્પષ્ટ રીતે પ્રોગ્રામ કરવાને બદલે તેમના અનુભવના આધારે નિર્ણયો લેવાની શક્તિ આપે છે તેથી કોમ્પ્યુટરમાં બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ અથવા મૂળભૂત કોમ્પ્યુટર કોર્સ કોઈપણ બી tech પ્રોગ્રામમાં અથવા ગમે તે હોય વિદ્યાર્થીઓને સામાન્ય રીતે જે શીખવવામાં આવે છે તે ચોક્કસ પગલાંને સ્પષ્ટ રીતે પ્રોગ્રામ કરવા માટે છે જે કોમ્પ્યુટર કોઈ સમસ્યાને ઉકેલવા માટે લેવા જઈ રહ્યું છે મશીન લર્નિંગમાં અમે અમુક પ્રકારના સોફ્ટવેર અથવા પ્રોગ્રામ વિશે વાત કરી રહ્યા છીએ જે અનુભવ અગાઉના અનુભવ ભૂતકાળના અનુભવના આધારે પગલાં લેશે ભવિષ્યમાં વધુ સારી ક્રિયાઓ કરશે તેથી સમય સાથે ભૂતકાળના અનુભવના આધારે વધુ સારા અને સારા પગલાં લેવામાં આવશે ડીપ લર્નિંગ મૂળભૂત રીતે મશીન લર્નિંગનો સબસેટ છે જે ઑબ્જેક્ટની વિશેષતાઓ જાતે શોધીને આપમેળે શીખી શકે છે તો આવું શું છે ડીપ લર્નિંગ એ મૂળભૂત રીતે છે જ્યાં કેટલાક કાર્યક્ષમ અલ્ગોરિધમ્સ સાથે આવવા માટે કેટલાક ઊંડા કોમ્પ્યુટેશનલ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ચોક્કસ વસ્તુઓને વધુ સચોટતા સાથે વધુ અસરકારક રીતે કરી શકે છે ચોકસાઈની દ્રષ્ટિએ કાર્યક્ષમતા સામાન્ય રીતે તેથી વધુ સારી રીતે વધુ સારી ચોકસાઈ કરવામાં આવશે વસ્તુઓ ઊંડા શિક્ષણ દ્વારા કરવામાં આવશે તેથી એવું નથી કે ડીપ લર્નિંગ એ એકમાત્ર ઉકેલ છે ડીપ લર્નિંગના પોતાના એપ્લિકેશન ડોમેન્સ છે અન્ય બિન ડીપ non deep learningલર્નિંગ છે પરંપરાગત મશીન લર્નિંગ સ્કીમ જે અમુક સંદર્ભોમાં પણ ફાયદાકારક છે એવું નથી કે ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગનો ઉકેલ છે એવું નથી તેથી તમે અમુક ચોક્કસ જરૂરિયાતોને આધારે અમુક શીખવાની સમસ્યાઓ ઉકેલવા માટે ડીપ લર્નિંગ અથવા નોન ડીપ લર્નિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો હવે હું એક રસપ્રદ બાબત વિશે વાત કરું તેથી આપણે વિવિધ AI તકનીકો વચ્ચેના તફાવતને સમજવાની જરૂર છે તેથી AI અમે મશીન લર્નિંગ વિશે વાત કરી છે ત્યાં સિમ્બોલિક લર્નિંગ તરીકે પણ કંઈક છે તેથી જ્યારે મશીન લર્નિંગ ડેટા પર આધારિત છે સિમ્બોલિક લર્નિંગ પ્રતીક આધારિત છે તેથી આ વસ્તુની એપ્લિકેશન સારી એપ્લિકેશનો પેટર્ન ઓળખમાં હશે મશીન લર્નિંગમાં પેટર્ન ઓળખ ડેટા માઇનિંગમાં ઘણી બધી એપ્લિકેશનો છે અને અહીં સિમ્બોલિક લર્નિંગમાં ઘણી બધી એપ્લિકેશનો છે ઉદાહરણ તરીકે ઇમેજ પ્રોસેસિંગ તેથી સાંકેતિક શિક્ષણ મૂળભૂત રીતે અમે કમ્પ્યુટર વિઝનમાં એપ્લિકેશન વિશે વાત કરી રહ્યા છીએ પછી રોબોટિક્સ અને આ મશીન લર્નિંગ હોઈ શકે છે વિવિધ પ્રકારના હોઈ શકે છે અમે પહેલાથી જ ઊંડા શિક્ષણ વિશે વાત કરી છે પરંતુ તે પરંપરાગત આંકડાકીય શિક્ષણ પણ હોઈ શકે છે તેથી આંકડાકીય શિક્ષણમાં પ્રાકૃતિક ભાષા પ્રક્રિયામાં એપ્લિકેશન્સ છે સ્પીચ ઓળખમાં એપ્લિકેશન્સ છે ડીપ લર્નિંગ વિવિધ પ્રકારના હોઈ શકે છે કન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક એક છે રિકરન્ટ ન્યુરલ નેટવર્ક બીજું છે આમાંના દરેકનો ઉપયોગ કોમ્પ્યુટર દ્રષ્ટિ અને ઑબ્જેક્ટ ઓળખની વિવિધ સમસ્યાઓને ફરીથી ઉકેલવા માટે થઈ શકે છે તેથી આ મૂળભૂત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો કાર્યક્ષેત્ર છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કાર્યક્ષેત્રના વિવિધ સ્વરૂપો નથી સંપૂર્ણ રીતે પરંતુ શીખવાના સંદર્ભમાં ચાલો હવે પાછા જઈએ અને વાત કરીએ આપણે AI નો કાર્યક્ષેત્ર તેની વિવિધ એપ્લિકેશનો ઉદ્યોગોના સંદર્ભમાં તેનું મહત્વ અને ગેમ્સ કમ્પ્યુટર વિઝન રોબોટિક્સ જેવા અન્ય એપ્લિકેશન ડોમેન્સ વિશે વધુ કે ઓછું સમજીએ છીએ પરંતુ ચાલો હવે થોડી વધુ ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરો તેથી આપણે એ સમજી શકીશું કે AI બિલ્ડિંગ સિસ્ટમ્સમાં શા માટે લોકપ્રિય છે જે ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 ના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે તો ઈન્ડસ્ટ્રી 4 0 માં આપણે ઈન્ડસ્ટ્રી 4 0 અને તેના કાર્યક્ષેત્ર વિશે અગાઉના લેક્ચરમાં ઘણી વાત કરી છે પરંતુ ઈન્ડસ્ટ્રી 4 ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 માં આપણે કેટલીક બાબતો વિશે વાત કરી રહ્યા છીએ સૌ પ્રથમ માનવ મશીન ની ક્રિયાપ્રતિક્રિયા આ ખૂબ જ મહત્વપૂર્ણ છે માણસો અને મશીનનો ક્રિયાપ્રતિક્રિયા કરે છે અમે ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 માં પણ અમે અમુક કેસમાં મશીન થી મશીન સંચાર વિશે પણ વાત કરી રહ્યા છીએ એક મશીન કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના બીજા મશીન સાથે સીધું વાત કરે છે મશીન થી મશીન સંચાર સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અમે અગાઉના લેક્ચરમાં ઘણી બધી વાત કરી છે જેમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ કોગ્નિટિવ કમ્પ્યુટિંગ IoT અથવા IIoT જેવી ટેક્નોલોજીઓ પણ સંકળાયેલી છે આ તમામ ઊત્પાદન પ્રક્રિયાઓને વધુ સારી બનાવવામાં મદદ કરી શકે છે તેથી તે ઇન્ડસ્ટ્રી 4 હવે સ્માર્ટ ફેક્ટરી સ્માર્ટ ફેક્ટરી એ બીજી એક છે જેની ઇન્ડસ્ટ્રી 4 0 સ્માર્ટ ફેક્ટરીના સંદર્ભમાં ઘણી વાત કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે આ સ્માર્ટ ફેક્ટરી જે કરે છે તે આ ફેક્ટરીઓ કારખાનાઓમાં મશીનો ફેક્ટરીમાં રહેલા ભૌતિક પદાર્થો છે જે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેમાંથી વર્ચ્યુઅલ દાખલાઓ બનાવવામાં આવશે અને તે વર્ચ્યુઅલ virtual દાખલાઓ એકબીજા સાથે વાત કરવા માટે બનાવવામાં આવશે આ ભૌતિક વિશ્વ અને વર્ચ્યુઅલ વિશ્વ ભૌતિકને વર્ચ્યુઅલ સ્પેસમાં દાખલ કરવું અને ભૌતિક વસ્તુઓ બનાવવી અને પરિણામે વર્ચ્યુઅલ વસ્તુઓ એકબીજા સાથે વાત કરે છે તે છે જે ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 માં સ્માર્ટ ફેક્ટરીઓના સંદર્ભમાં કરવામાં આવે છે તેથી દેખીતી રીતે મશીન સલામતી કાર્યક્ષમ ઉત્પાદનો જીવનચક્ર કાર્યક્ષમ ઉત્પાદન પ્રક્રિયાઓ જેવી વસ્તુઓ આ AI ની મદદથી પ્રાપ્ત કરી શકાય છે અને આ સ્માર્ટ ફેક્ટરીઓ બનાવવા માટે જરૂરી છે જે બદલામાં ઉદ્યોગ 4 0 અનુરૂપ ઉદ્યોગોના નિર્માણમાં હાંસલ કરવામાં મદદ કરશે તેથી સામાન્ય રીતે IIoT IoT અને ઔદ્યોગિક IoT આ એવા છે જે આવશ્યકપણે ઇન્ડસ્ટ્રી 4 0 industry 4 0 ના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં મદદ કરશે AI નો ઉપયોગ IoT સાથે IIoT સાથે અને આ સિસ્ટમોને કાર્યક્ષમ સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટે પણ કરી શકાય છે AI નો ઉપયોગ કરીને IoT અને IIoT સિસ્ટમો કાર્યક્ષમ છે તેથી મૂળભૂત રીતે AI નો ઉપયોગ મશીનો અને સાધનોને એકબીજા સાથે વાતચીત કરવા અને માહિતીને રિલે કરવામાં મદદ કરે છે અને આ વસ્તુનો ઉપયોગ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રો નાણા છૂટક આરોગ્યસંભાળ કૃષિમાં થઈ શકે છે અને તમે તેને નામ આપો અને આ મશીનો અને આ સાધનોને એક બીજા સાથે વધુ અસરકારક રીતે માહિતી સંચાર અને રિલે કરવામાં મદદ કરવા માટે AI નો ઉપયોગ કરવો શક્ય છે આ માટે તમે ખાસ કરીને કમ્પ્યુટર વિઝન રોબોટિક્સ NLP ML DL RL આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો જેના વિશે અમે અત્યાર સુધી વાત કરી છે તમે તેનો ઉપયોગ કરી શકો છો તેથી ઉદ્યોગોમાં AI ની મદદથી ઉદ્યોગોમાં કંઈક વધુ સારું કરવા માટે મશીનો દ્વારા જનરેટ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ડેટાનો લાભ લેવા સક્ષમ છે તેથી એક પાસું AIનો ઉપયોગ કરીને સંચાર ઓટોમેશન રિલે વગેરે વગેરેમાં સુધારો કરવાનું છે બીજી એક એ છે કે એકવાર તમે ઉદ્યોગોમાં IoT અને IIoT નો ઉપયોગ કરી લો શું થઈ રહ્યું છે આ સેન્સર્સ એક્ટ્યુએટર્સ વગેરે આ IoT ઉપકરણોમાંથી ઘણો ડેટા ફેંકવા જઈ રહ્યા છે તેથી તે ડેટાનું આપણે વિશ્લેષણ કરવું પડશે અને ભૂતકાળના ડેટાનો લાભ લઈ શકાશે આ અગાઉના ઐતિહાસિક ડેટામાંથી જે અનુભવ થાય છે તે વસ્તુઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ભવિષ્યમાં પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગમાં ઉપજની આગાહી ઉપજની ગુણવત્તા ઉપજની ગુણવત્તાની આગાહી માટે ઉદાહરણો હશે તેથી આ AIના ઉપયોગના જુદા જુદા ઉદાહરણો છે ઓટોમેશન સંચાર માહિતીમાં વિલંબ વગેરેમાં સુધારો કરવા અને ઉત્પાદન ઉદ્યોગોમાં ઉપજના જથ્થા ઉપજની ગુણવત્તા વગેરેના સંદર્ભમાં આગાહી પ્રક્રિયાઓને સુધારવા માટે AI તેથી IIoT માં AI ના વિવિધ પડકારો છે વિવિધ ઉપકરણોને જોડવા ડેટાને સમજવો ડેટાને તાલીમ આપવી તેને સુલભ બનાવવી મશીનો અથવા જે કંઈપણ કાર્યક્ષમ બનાવવું તે બધા IIoT માં AI ના ઉપયોગના વિવિધ પડકારો છે તેથી મારે આ દરેકને સમજાવવાની જરૂર નથી પરંતુ માત્ર એક જ વસ્તુ જે હું પ્રકાશિત કરવા માંગુ છું તે છે તાલીમ તાલીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે ભૂતકાળના ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છો જેનો ઉપયોગ તમે ભવિષ્યમાં કંઈક સારું કરવા માટે મશીનો ને તાલીમ આપવા માટે કરશો જે હકીકતમાં એક પ્રકારનું શિક્ષણ છે AI માં તે એક પ્રકારનું શિક્ષણ છે તેથી શિક્ષણના વિવિધ પ્રકારો છે તાલીમનો ઉપયોગ કરીને આ એક પ્રકારનું શિક્ષણ છે તેથી IIoT માં AI ના વિવિધ ફાયદા છે ઇન્ડસ્ટ્રી સ્કેલમાં AI ની ઉપયોગિતા એ કાર્યક્ષમતા વધારવા ખર્ચ બચાવવા સુરક્ષામાં સુધારો કામગીરીમાં વધારો અને ઉદ્યોગોમાં સંસાધનોને વેગ આપવાનો છે તમામ પ્રકારના સંસાધનો જેમ કે મેં અગાઉના લેક્ચરમાં અગાઉના સંદર્ભમાં કહ્યું હતું તેથી તમામ પ્રકારના સંસાધનો તમામ પ્રકારના મૂર્ત અમૂર્ત માનવ સંસાધનોને પ્રોત્સાહન આપવું તેથી ઔદ્યોગિક ધોરણે AI ના ઉપયોગની મદદથી તમામ પ્રકારના સંસાધનોને વેગ આપી શકાય છે તેથી AI નો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં જોવા મળ્યો છે કૃષિ ઉદ્યોગમાં AIનો ઉપયોગ પાક અને જમીનની દેખરેખ માટે ચોક્કસ ખેતી માટે થઈ શકે છે પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે અમુક વસ્તુઓ વિશે ચોક્કસ આગાહીઓ અમુક વસ્તુઓ વિશે ચોક્કસ આગાહીઓ સાથે આવવા જેવું ઉદાહરણ તરીકે તમને ખેતીના ક્ષેત્રમાં ક્યારે જરૂર છે તમારે ખેતરમાં સિંચાઈ કરવા માટે ખાતર નાખવા માટે અને ખાતરો ક્યાં નાખવાના રહેશે તે વિસ્તારની ચોક્કસ જરૂર છે ખરેખર કયા ખાતરની જરૂર પડશે એવું નહીં કે તમે કોઈપણ પ્રકારનું ખાતર નાખશો તેથી કૃષિમાં આ તમામ આગાહીઓ ચોકસાઇઓ AI ના ઉપયોગથી પ્રાપ્ત કરી શકાય છે કૃષિના સંદર્ભમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા પણ સુધારી શકાય છે અને AIની મદદથી ખોરાકને પણ વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે તેથી તે એગ્રીકલ્ચરમાં AI છે AIનો ઉપયોગ શિક્ષણ ઉદ્યોગમાં અભ્યાસના રસપ્રદ કાર્યક્રમો બનાવવા અને વર્ગખંડમાં ઇમર્સિવ ટેક્નોલોજી પ્રદાન કરવા માટે વિદ્યાર્થીઓની જાળવણી દરને સુધારવા માટે થઈ શકે છે તેથી પહેલેથી જ વિવિધ પ્રવર્તમાન પ્રણાલીઓ છે જે શિક્ષણ ક્ષેત્રમાં AI નો ઉપયોગ કરે છે તેથી ઉદાહરણ તરીકે કાર્નેગી લર્નિંગ દ્વારા સ્માર્ટ લર્નિંગ સિસ્ટમ્સ પછી ક્વેરિયમ કોર્પોરેશન AI આધારિત શિક્ષણ સિસ્ટમ આની જેમ શિક્ષણ ક્ષેત્રે AI આધારિત ઘણી વિવિધ પ્રકારની સિસ્ટમો છે જે ઉપયોગ માટે ઉપલબ્ધ છે તેથી ઉત્પાદન ફેક્ટર્સ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝ AI નો ઉપયોગ મશીનો ના પાવર વપરાશમાં સુધારો કરવા મશીનરીની ખામી શોધવા ગ્રાહકની માંગની આગાહી કરીને ઉત્પાદન પુરવઠો જાળવવા માટે થઈ શકે છે તેથી ઉત્પાદન આ AIની વિવિધ એપ્લિકેશનો છે એરોસ્પેસ ઉદ્યોગમાં AI ફ્લાઇટના દરેક દિવસમાંથી ઉપયોગી ડેટા કાઢે છે ઉત્પાદન પ્રક્રિયાઓની ઉત્પાદકતામાં સુધારો કરે છે આ તમામ ટોચના એરક્રાફ્ટ ઉત્પાદકો જેમ કે બોઇંગ એરબસ તેઓ તેમની પ્રક્રિયાઓમાં AIનો ભારે ઉપયોગ કરે છે તેથી રેલ પરિવહન અથવા ઓટોમોટિવ પરિવહનના કિસ્સામાં વગેરેનો ઉપયોગ પણ થાય છે સ્વ ડ્રાઇવિંગ કાર એવી વસ્તુ છે જેનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે અકસ્માતોને રોકવા માટે ડ્રાઇવરોને આસિસ્ટ કરતી આની જેમ આ બધી અલગ અલગ એપ્લિકેશન છે પરિવહન ઉદ્યોગમાં AI ના ઉપયોગની આ કેટલીક વિવિધ એપ્લિકેશનો છે તેથી આપણે સંદર્ભોમાં પ્રવેશતા પહેલા એક છેલ્લી વસ્તુ એક છેલ્લી વસ્તુ જે હું મશીન લર્નિંગ વિશે હાઇલાઇટ કરવા માંગુ છું તે એ છે કે મશીન લર્નિંગ કંઈક બીજું પણ કરવામાં મદદ કરી શકે છે તેથી જો તમે કંઈક X વિશે વાત કરી રહ્યા છો તો ચાલો આપણે કહીએ કે કેટલાક પરિમાણ જાહેરાત કરીએ અને આપણે કહીએ કે આ વેચાણ છે Y અક્ષ તેથી તમારી પાસે અલગ અલગ ડેટા હોઈ શકે છે જેને પ્લોટ કરી શકાય છે અને પછી તમારી પાસે કોઈ પ્રકારનું રીગ્રેશન ફિટિંગ અથવા અમુક સહસંબંધ અભ્યાસ વગેરે હોઈ શકે છે તેથી જો તમે આ પ્રકારની વસ્તુ વિશે વાત કરી રહ્યા હોવ તો માણસો વસ્તુઓ કરવામાં ખૂબ જ સારા છે કારણ કે તે 2 પરિમાણીય વસ્તુ છે અને અમે વળાંક ફિટિંગની વિવિધ રીતો જાણીએ છીએ તેથી 2 પરિમાણમાં સહસંબંધ રીગ્રેસનનું સંચાલન કરવું જો તમે પરિમાણોની સંખ્યામાં વધારો કરી રહ્યાં હોવ તો સમાન સમસ્યા વિશે વિચારો તેથી જો તમે માનવ નિપુણતા અને માનવ આંખ માનવ બુદ્ધિ માનવ મગજનો ઉપયોગ કરીને પરિમાણોની સંખ્યામાં વધારો કરી રહ્યાં છો અને કંઈક ખૂબ સમાન કરી રહ્યાં છો તો તે મુશ્કેલ છે તેથી કમ્પ્યુટર્સ તે કરી શકે છે અને હકીકતમાં વધુ વિશિષ્ટ રીતે મશીન લર્નિંગ તમને આ વિવિધ પ્રકારના સહસંબંધ વળાંક ફિટિંગ એક જ સમયે બહુવિધ પરિમાણ ધરાવતી બહુવિધ જગ્યાઓમાં પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે તેથી આ મશીન લર્નિંગની બીજી એપ્લિકેશન પણ છે અને આ સંદર્ભોમાં મનુષ્યો અને મશીન નો મનુષ્યો કરતાં વધુ સારી કામગીરી કેવી રીતે કરી શકે છે તો ચાલો હવે પાછા જઈએ અને આ વસ્તુઓ જોઈએ તેથી આ કેટલાક સંદર્ભો છે જે ત્યાં છે તેથી AI ML DL તેના વિશાળ સંદર્ભો આમાંના કેટલાક એવા છે કે જો તમને થોડું વધારે ઊંડાણપૂર્વક જાણવામાં રસ હોય તો તમે કરી શકો છો પરંતુ યાદ રાખો કે આ કોર્સ દ્વારા તમે નિષ્ણાત ન બની શકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પોતે સેમેસ્ટર લાંબા અભ્યાસક્રમો છે અને તમારે આ કોર્સમાં ફક્ત તમારી જાતને વિવિધ ખ્યાલોથી પરિચિત કરાવવાની જરૂર છે અને જે મેં કર્યું છે પરંતુ પછી જો તમારે અમુક સમસ્યાઓ ઉકેલવા માટે AI આધારિત તકનીકોને ખરેખર અમલમાં મૂકવાની જરૂર હોય તો તમારે AI ML DL માં અલગ સેમેસ્ટરમાં લાંબા અભ્યાસક્રમો લેવા પડશે તેથી આ સાથે અમે સમાપ્ત કરીએ છીએ